તેથી ફરી પાછું આપનું સ્વાગત છે અને આ પ્રવચન નંબર 45 છે અને આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશન પર ચર્ચા વિશે ચાલુ રાખીશું અને આજે આપણે કેટલીક કાર્યરત પ્રશ્નો જોશું જ્યાં આપણે કર્નલ અને ઈમેજ અને તેના ડાયમેન્શનો શોધીશું તેથી અહીં ફક્ત પહેલાનાં વ્યાખ્યાનને યાદ કરવા માટે કે આપણે ત્યાં શું જોયું છે કે FX→Y એ આ કેર Fx∈XFx0 અને Im Fy∈Yલિનિયર નકશો છે ત્યાં અસ્તિત્વમાં છે x∈XforwhichFxy તેથી આ કેર F અને Im F માટે પણ આ બે વ્યાખ્યાઓ હતી અને આપણે પણ જોયું છે કે આ rankF પણ Im F ડાયમેન્શન સિવાયની કંઈ નથી અને આપણે Ker F ના ડાયમેન્શન તરીકે વ્યાખ્યાયિત કરે છે તે નુલીટી તેથી આ વ્યાખ્યા ઓ સાથે આપણે હવે અહીં ઉદાહરણ શરૂ કરીએ છીએ જ્યાં આપણે આ FR4R3 એ એક લિનિયર મેપિંગ છે જે આ સંબંધ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે F આ તત્વને મેપ બનાવે છે જે R4 થી છે તેથી Fxyztx yzt2x 2y3z4t3x 3y4z5t તો આ R3 થી એ એલિમેન્ટ છે અને આ R4 થી એ એલિમેન્ટ છે અને આપણે અહીં કહ્યું હતું કે આ F એ R4 થી એલિમેન્ટ ને R3 માં એલિમેન્ટમાં મેપ કરે છે અને હવે આપણે શું શોધવું છે આપણે આધાર અને પ્રથમ Imનું ડાયમેન્શન અને પછી Kerમાટે બીજું શોધવા માંગીએ છીએ તેથી આપણે શોધવાની જરૂર છે કે ઈમેજ શું છે અને Ker શું છે તેથી ચાલો આપણે પહેલા Im વિશે વાત કરીએ પહેલાનાં વ્યાખ્યાનમાંથી આપણે શું જાણીએ છીએ કે એકવાર આપણી પાસે વેક્ટર સ્પેસ x માં એલિમેન્ટ હોય છે જે આ વેક્ટર સ્પેસ x ને ફેલાવે છે તેથી ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે આ R4 છે તેથી આપણે જાણીએ છીએ કે આ એક સ્ટાન્ડર્ડ આધાર છે કારણ કે તેઓ કામ કરવા માટે સરળ છે તેથી ચાલો આપણે અહીં સ્ટાન્ડર્ડ ના આધારે લઈએ કે આe1 e2 e3 e4 આ R4 નો સ્ટાન્ડર્ડ આધાર છે અને આપણે જાણીએ છીએ કે પ્રમેય જે પરિણમે છે અગાઉના વ્યાખ્યાનમાં કે આ Fe1Fe2Fe3Fe4 કરતાં આ x∈R4 છે આ R3 માં વેક્ટર છે અને તેઓ ખરેખર આ મેપિંગ F ની ઈમેજ ને વિસ્તૃત કરશે તેથી હવે આપણે જાણીએ છીએ કે આ Fe1Fe2Fe3Fe4 તેઓ ઈમેજ F ને વિસ્તૃત કરશે તેથી પરિણામ હવે આપણી પાસે આવ્યું છે કે આ ઈમેજ સ્પાન Spanફેલાવનારા વેક્ટર છે અને હવે ચાલો આપણે આની ગણતરી કરીએ Fe1Fe2Fe3Fe4 તેથી અહીં Fe1 ફક્ત યાદ રાખો કે e1આ કિસ્સામાં કંઈ નથી આ R4 થી સ્ટાન્ડર્ડ વેક્ટર છે તેથી આ તે છે 1 0 0 0 R4 થીe2 0 1 0 0 હશે e3 હવે 0 0 1 0 હશે અને 0 અને e4 0 0 0 1 હશે તેથી અમારી પાસે R4 થી આ પ્રમાણભૂત આધાર છે અને હવે જો આપણે અહીં આ e1 પર લાગુ કરીએ તો Fe1123 Fe2 1 2 3 Fe3134 Fe4145 આ R3 થી અને હવે આપણે જાણીએ છીએ કે આ પ્રમેય સાથે આપણે પહેલેથી જ અધ્યયન કર્યું છે કે આ વેક્ટર્સ ઇમેજ F સ્પેન કરશે અને આપણે શું શોધવા માગીએ છીએ કે ઈમેજ F શું છે તે શોધવા માટે ઈમેજ F નો આધાર શું છે તે શું છે અને ઇમેજ F નું ડાયમેન્શન શું છે તેથી આપણે પહેલેથી જ જાણીએ છીએ કે આ 4 વેક્ટર ઇમેજ આર 3 ને વિસ્તૃત કરશે પરંતુ તેઓ તે આધાર નથી કારણ કે આ તે ફેલાયેલ સેટ છે અને ફેલાયેલા સમૂહમાં થોડી લિનિયર હોઇ શકે છે ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર તેથી હવે આપણે આ વેક્ટર્સમાંથી છે તેમાંથી ફક્ત લિનિયર ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર એકત્રિત કરવા છે તેથી આપણે હવે તે જોવાનું છે કે આ વિસ્તરેલા સેટમાં આપણી પાસે કેટલા લિનિયર ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર છે અને તે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ વેક્ટરની સંખ્યા ઈમેજ F નું ડાયમેન્શન હશે અને આ બધા 4 વચ્ચેના તે સ્વતંત્ર વેક્ટર ઇમેજ F નો આધાર બનાવશે તો ચાલો હવે આ કરીએ તેથી હવે આ આધાર હોઈ શકે નહીં હવે આપણે ફક્ત એ શોધવું પડશે કે આમાંથી કેટલા વેક્ટર્સ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે તેથી આમ કરવા માટે 1 1 1 1 2 2 3 4 3 3 4 5 અહીં આ વેક્ટર ની કોલમો આપેલ વેક્ટર છે તેવું હવે આપણે તેને આ રો ઘટાડેલ ઇચેલોન સ્વરૂપમાં ઘટાડી શકીએ છીએ અને તે રોથી ઘટાડેલી એચેલોન ફોર્મ આપણે શોધી શકીએ છીએ કે કઇ વેક્ટર લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે અને કયા વેક્ટર લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે અને આપણે પહેલાં અગાઉના વ્યાખ્યાનોમાં આવો એક ઉદાહરણ જોયો છે 1 1 1 1 0 0 1 2 0 0 0 0 તેથી હવે આપણે જે કરી શકીએ છીએ તેમાંથી સ્વતંત્ર વેક્ટર શોધવા માટે આપણે તેમને આ મેટ્રિક્સમાં કેલમ તરીકે અહીં મૂકી શકીએ છીએ અને પછી આપણે તેને રો ઘટાડેલી ઇચેલોન ફોર્મમાં ઘટાડી શકીએ છીએ જે અહીં મુશ્કેલ ન હોવી જોઈએ આ કેસ કારણ કે પ્રથમ પગલા તરીકે આપણે આ બે એલિમેન્ટને 0 પર સેટ કરીશું તેથી પહેલી રો જેવું હશે અહીં બીજો એક 0 બનશે આના બે વખત 0 બે વખત આ પણ છે 1 આપશે અહીં બે વખત 2 મળશે અહીં હવે રો 1 ની 3 વખત આપણે અહીં બાદબાકી કરીએ છીએ તેથી આ 0 હશે આ ફરીથી 0 હશે અને 3 વખત આ 1 હશે અને 3 વખત આ 2 હશે તેથી આ આ રો ઘટાડવાની પ્રક્રિયાનું એક પગલું છે અને હવે આપણે આ રો 2 ની મદદથી આ 0 કહીશું અને આપણને આ મેટ્રિક્સ મળશે જે પહેલાથી ત્યાં આપવામાં આવેલ છે તેથી આપણી પાસે શું હશે કે આ એક રો ઘટાડેલું એક્ચેલોન ફોર્મ છે અને આ કિસ્સામાં હવે આપણે અહીં આ મુખ્ય પાઇવોટ્સ શોધી તેથી આપણી પાસે આ મુખ્ય છે અને આ અહીં મુખ્ય છે ફક્ત ત્યાં બે મુખ્ય છે તેથી આ કોલમ નંબર 1 અને કોલમ નંબર 3 તેમની પાસે મુખ્ય છે તેથી સીધા આગળ આપણે અહીં કોલમ નંબર 1 અને કોલમ નંબર 3 પસંદ કરી શકીએ છીએ અને તે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ હશે અહીં આ કોલમ નો ધરી નથી તેની પાસે મુખ્ય નથી અને તે બતાવી શકે છે કે તે બે કોલમ આ કોલમ નંબર 1 અને કોલમ નંબર 3 પર આધારિત છે તેથી અહીં લિનિયર ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર શોધવા માટે આ એક ખૂબ વ્યવસ્થિત અભિગમ હતો તેથી હવે આની સાથે આપણે આ કોલમ નંબર 1 લઈ શકીએ છીએ જે અહીં મુખ્ય છે તેથી આ કોલમ નંબર એકને અનુરૂપ અને આપણે આ કોલમ નંબર 3 લઈ શકીએ છીએ અને તે આધાર બનાવશે તેથી આ ઈમેજ નું ડાયમેન્શન સાચા બનશે અને આ બે વેક્ટરના આધારે તેથી 1 2 3 અને 1 3 4 આ ઈમેજ F નો આધાર બનાવશે અને ઈમેજ નું ડાયમેન્શન F 2 છે હવે Fની કર્નલ પર પહોંચવું તેથી FFxyzt0 ની કર્નલ કઈ હતી હવે આપણે x માં એલિમેન્ટ શોધી રહ્યા છીએ જેનો નકશો y માં 0 છે તેથી તેનો અર્થ એ છે કે આપણે આ એલિમેન્ટ xyztશોધી રહ્યા છીએ મારો અર્થ આ વેક્ટર અથવા આવા વેક્ટર્સ છે જેમની ઈમેજ 0 છે અને હવે જોવા માટે આમાં હવે આપણી જે વ્યાખ્યા છે તેમાંથી Fxyztશું છે x yzt0 2x 2y3z4t0 3x 3y4z5t0 તેથી અહીંથી આપણ ને આ 3 સમીકરણો આ 3 સમીકરણો મળે છે અને હવે આપણે xyzt ના તમામ સંભવિત મૂલ્યો મેળવવા માટે આ સમીકરણો હલ કરવા માગીએ છીએ અને આ સમીકરણોની આ સિસ્ટમના કોઓફીશીઅ્નટ મેટ્રિક્સની કોઓફીશીઅ્નટ મેટ્રિક્સની નલ સ્પેસ સિવાય બીજું કંઈ નથી ની કર્નલ તેથી આ કોઓફીશીઅ્નટ મેટ્રિક્સની નલ સ્પેસ Fની કર્નલ હશે કારણ કે અહીં R4ની આ બધા વેક્ટરની કર્નલ શું છે જેની ઈમેજ 0 છે તે 3 નથી તેથી આપણે શું હલ કરવાની જરૂર છે આપણે લિનિયર સમીકરણોની આ પ્રણાલીને હલ કરવાની જરૂર છે અને આપણે શોધીશું કે ત્યાં કેટલા ઉકેલો છે અથવા ત્યાં કેટલા લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ઉકેલો છે અથવા બીજા શબ્દોમાં આપણે આ સમાન સિસ્ટમ્સના સોલ્યુશનના જનરેટરને યાદ કરીએ છીએ અને ત્યાંથી આપણે શોધીશું કર્નલનું ડાયમેન્શન શું છે તે શું છે કર્નલનો આધાર શું છે તેથી આપણે આખરે આ સમીકરણોની પદ્ધતિને હલ કરવાની જરૂર છે તો ચાલો આ મેટ્રિક્સ ફોર્મ મૂકીએ A1 1 1 1 2 2 3 4 3 3 4 5 તેથી મેટ્રિક્સ A1 1 1 1 0 0 1 2 0 0 0 0 અને ફરીથી આપણે ફક્ત ઘટાડેલા ઇચેલોન ફોર્મમાં કન્વર્ટ કરવાની જરૂર છે જે આપણે પહેલા કર્યું છે અને હવે આપણે તેને સરળતાથી શોધી શકીએ છીએ કારણ કે આ અહીં મુખ્ય છે અને આ મુખ્ય છે તેથી આ x ને અનુરૂપ આ y ને અનુરૂપ છે આ z ને અનુરૂપ છે અને આ y ને અનુરૂપ છે અને આ t ને અનુરૂપ છે તેથી અહીં આ કોલમ છે જ્યાં આપણી પાસે પાઇવોટ્સ નથી તેથી આ મુક્ત છે જેને આપણે કહીએ છીએ તેથી ત્યાં બે મુક્ત ચલો છે અને તે બરાબર શૂન્યતા અથવા નલ અવકાશના ડાયમેન્શનને વ્યાખ્યાયિત કરશે જે અહીં 2 હશે તેથી આ કર્નલનું ડાયમેન્શન સ્પષ્ટ છે કે જે 2 બનવા જઈ રહ્યું છે અને આપણે તેનો આધાર શોધવાનો છે કે હવે આપણે સોલ્યુશન લખવું પડશે તેથી આમાંથી સોલ્યુશન લખવું તેથી પહેલા આપણે આ ફ્રી વેરિયેબલ માનીશું તેથી તે વાય હતો અને આ તે ફ્રી વેરિયેબલ છે તેથી આપણે આ ફ્રી ચલો માટે કેટલાક મૂલ્યો લઈશું અને તેથી ચાલો આપણે આ t1y2 માટે અમુક સંખ્યા આરબીટરી સંખ્યા લઈએ કારણ કે આપણે આ y અને t પસંદ કરી શકીએ છીએ જે આપણને ગમે છે તે ફ્રી વેરિયેબલ છે તેથી આપણે આ 1 અને 2 પસંદ કર્યું છે અને પછી આપણે અન્યની ગણતરી કરી શકીએ છીએ તેથી ઉદાહરણ તરીકે z ફોર્મ આ સમીકરણ z વત્તા 2 t 0 ની બરાબર છે તેથી z 2μ1 તેથી તે z હશે અને સમીકરણ નંબર 1 માંથી આપણે આ x12મેળવી શકીએ તેથી અમારી પાસે આ t z અને x બધા છે અને y2 તેથી આપણે આ વેક્ટર ફોર્મમાં મેટ્રિક્સમાં લખી શકીએ છીએ x y z t અહીં આ 1 કોન્સ્ટન્ટ હશે અને આ હવે આપણે x માટે એકત્રિત કરી શકીએ છીએ x અહીં y માટે કોઓફીશીઅ્નટ છે 0 માટે z છે તે માઈનસ 2 છે અને તેથી તે છે તેથી2 સાથે પણ આપણે અહીં કોઓફીશીઅ્નટ પણ એકત્રિત કરી શકીએ છીએ તેથી inx12 અને પછી અહીં y2જે 1 છે અને આ z 2μ1 તો અહીં 0 અને આ t માં પણ 2 નથી તેથી આ કોઓફીશીઅ્નટ સાથે 0 છે તેથી આપણે આ x y z સોલ્યુશનને આ 1 અને 2 ની દ્રષ્ટિએ લખ્યું છે હવે આપણે રમી શકીએ છીએ 1 અને 2કોઈ પણ કિંમતો 1 અને 2 ને આપી શકે છે અને આપણે અહીં આ સમીકરણ સિસ્ટમના સોલ્યુશન પેદા કરી શકીએ છીએ અને સોલ્યુશન જે F ની કર્નલ સિવાય કંઈ નથી તેથી અહીં આ બે જનરેટર છે જે સોલ્યુશન ઉત્પન્ન કરે છે અથવા તે સોલ્યુશન ઉત્પન્ન કરે છે આ બે વેક્ટર પણ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે તેથી આપણી પાસે આ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર છે જે F ની આખી કર્નલને વિસ્તૃત કરી શકે છે તેથી આ બે વેક્ટર આધાર બનાવશે અને અહીં આ આધારનું ડાયમેન્શન બે હશે તેથી આ બે વેક્ટર્સ કર્નલ F અને ડાયમેન્શન અથવા નુલીટીના આધારે બનાવે છે જેને આપણે કહીએ છીએ ત્યાં પહેલા જ ત્યાં કર્નલ અથવા આ F ની નુલીટીનું ડાયમેન્શન છે જે આ મુક્ત ચલોની સંખ્યાથી પણ સ્પષ્ટ હતું બે અહીં તેથી આપણે ફક્ત ડાયમેન્શન અથવા તેના આધારે પણ નુલીટી મેળવી શકીએ છીએ ⟹x y z t 11 0 2 1 21 1 0 0 ⟹1 0 2 1 1 1 0 0 form a basis of ker F ker F નો આધાર બનાવો ⟹1 0 2 1 1 1 0 0 હવે બીજો દાખલો જ્યાં આપણી પાસેu113v32 2 છે અને તે પણ આપવામાં આવ્યું છે કેFu4111Fv 51 33 અને આપણે માની લઈએ છીએ કે આ F આ R3R4 નો લિનિયર નકશો છે કારણ કે તે આ તત્વ R3 ને મેપ કરે છે આ u અને v R3 થી છે અને આઉટપુટ R4 માં છે તેથી આ મેપ R3 થી R4 સુધી છે અને હવે પ્રશ્ન શું છે કે જો w544y217 તો પછી આપણે આFwFશોધી શકીએ હા આપણે ફક્ત જાણીએ છીએ કે Fu આપવામાં આવે છે અને Fv આપવામાં આવે છે પરંતુ આપણે હવે w544y217શું હશે તે શોધીવા માંગીએ છીએ અને આપણે આ FwF ને શોધવા માંગીએ છીએ F એક લિનિયર નકશો છે તેથી આડિટિવ મિલકતને લિનિયર મેપ વિશે આપણે શું જાણીએ છીએ કેFuvFuFv તેથી આપણે અહીં શું વિચારી શકીએ કે જો આ w આપણે આ u ની દ્રષ્ટિએ લખી શકો છો અને v જો તેથી જો આપણે આ 544 ને વેક્ટર u અને v ની દ્રષ્ટિએ લખી શકીએ તો આપણે શોધી શકીએ કે W ની F શું છે જો આપણે આ u અને v ના લિનિયર સંયોજન તરીકે આ w લખી શકીએ તો આપણે F પણ શોધી શકીએ છીએ અને તે જ રીતે y સાથે પણ જો આપણે આ y ને u અને v ના લિનિયર સંયોજન તરીકે લખી શકીએ તો આપણે કરી શકીએ આ પરિવર્તન F y પર લાગુ કરો અને આપણે u અને v ની દ્રષ્ટિએ લખી શકીએ છીએ અને તે આ y ની ઈમેજ હશે 5 4 4 5 1 0 તો ચાલો હવે આપણે પ્રયત્ન કરીએ કે આપણે કેવી રીતે લખી શકીએ છીએ આને w અને u અને vના લિનિયર સંયોજન તરીકે વ્યક્ત કરી શકીએ તેનો અર્થ એ કે આપણે કેટલાક સ્કેલર્સ 1 અને2 માટે 2 તરીકે લખી શકીએ છીએ તેથી આવું કરવા માટે આપણે હવે 1 અને2 માટે અહીં સમીકરણોની સિસ્ટમ હલ કરવા માટે આ મેટ્રિક્સની રચના કરવી પડશે તેથી અહીં 1122⇒w2uv જેથી જ્યારે આપણે સમીકરણોની આ સિસ્ટમ લખીશું ત્યારે તે કોલમમાં અહીં મૂકવામાં આવશે તેથી આ લિનિયર સંયોજનોમાંથી અહીંના સમીકરણોની સિસ્ટમ છે તેમાંથી તેથી તેમાંથી સમીકરણોની આ સિસ્ટમ આપણે આ અગમેન્ટેડ મેટ્રિક્સ લખી શકીએ છીએ અને આ અગમેન્ટેડ મેટ્રિક્સ અહીં આપવામાં આવ્યું છે તેથી હવે આ અગમેન્ટેડ પામેલા મેટ્રિક્સમાંથી આપણે આ રો ઘટાડેલા ફોર્મ્સ મેળવવી પડશે તેથી આ 1 3 5 અને આ અહીં સરળ છે તેથી આપણે તેને બાદબાકી કરી શકીએ છીએ અને પછી આગળ તેથી આપણે આ ઘટાડેલું ફોર્મ મેળવીશું અને આ ઘટાડેલા ફોર્મમાંથી આપણે હવે અવલોકન કરીશું કે આ અહીં મુખ્ય છે 5 1 0 Fw2FuFv 2⋅4111 51 33 33 15 હવે જો આપણે વાય માટે ફરીથી એ જ પગલાં ભરવાનો પ્રયત્ન કરીએ તો હવે y 2 1 7 અને આપણી પાસે આ u અને v છે તેથી ફરીથી આપણે u અને vના લિનિયર સંયોજન તરીકે વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીશું આ y અને ફરીથી આપણે આ અગમેન્ટેડ મેટ્રિક્સ મેળવીશું જે 2 1 7 છે અને ફરીથી આપણે રો ઘટાડેલા ફોર્મમાં કન્વર્ટ કરીશું તેથી હવે આપણને આ રો ઘટાડેલો ફોર્મ મળ્યો છે 2 1 7 હવે અહીં સમસ્યા છેલ્લી ક કોલમ ની અસંગતતા છે જમણી મોટા ભાગની કોલમમાં અહીં આ મુખ્ય 12 ભાગ છે જેમાં ન થવું જોઈએ આ કિસ્સામાં અને હવે આને કારણે આપણી સિસ્ટમમાં આ વિસંગતતા છે અને જે સમાધાનની અસ્તિત્વ તરફ દોરી જાય છે તેથી અહીં આપણે આ y ને લિનિયર સંયોજન અથવા આ u અને v તરીકે અભિવ્યક્ત કરી શકતા નથી અને તેથી સિસ્ટમ અસંગત છે તે અસંગત છે અને આ એક કારણ છે કે આપણે આ F of Fની ગણતરી કરી શકતા નથી કારણ કે આપેલી માહિતી અહીં પૂરતું નથી તેથી આપણે આપેલ માહિતીમાંથી આ F ની ગણતરી કરી શકતા નથી સારું તેથી હવે બીજું સરસ પરિણામ આવ્યું છે કે જો t આ RnRm લિનિયર નકશો છે તો ત્યાં હંમેશા એમ ક્રોસ એન મેટ્રિક્સ હોય છે જે આ t x તમે આ મેટ્રિક્સ એ દ્રષ્ટિએ રજૂ કરી શકો છો તેથી આપણે જે પણ કરીએTxAx સાથે કારણ કે મેટ્રિસીસ સાથે કામ કરવું ખૂબ સરળ છે અને આપણે મેટ્રિસીસની ઘણી કામગીરી અને અન્ય ઘણી ગુણધર્મો જાણીએ છીએ તેથી લિનિયર મેપ સાથે કામ કરવાની ગતિમાં જે મેટ્રિક્સના રૂપમાં આપવામાં આવતું નથી તે મેટ્રિક્સ ફોર્મ રાખવું વધુ સારું છે અને પછી આપણે મેટ્રિક્સ સાથે કામ કરી શકીએ છીએ આ મેપ પર આપણે જે જોઈએ તે અહીં મેટ્રિક્સ A તમામ કામગીરી કરી શકીએ છીએ તેથી આ એક સાબિતી ખૂબ જ સરળ છે અહીં આપણે Rn માં પ્રમાણભૂત આધાર વ્યાખ્યાયિત કરી શકીએ છીએ જે આ e1100e2010 આ વેક્ટર સ્પેસ Rn થી આ પ્રમાણભૂત આધાર છે અને આ t હવે Rn માં કોઈ પણ x માટે છે તેથી કોઈપણ વેક્ટર આપણે આ x થી લઇએ છીએ આપણે શું કરી શકીએ છીએ કારણ કે આ અહીં આધાર છે આ પ્રમાણભૂત આધાર છે જે આપણે આ x ના આધાર રૂપે રજૂ કરી શકીએ છીએ તેનો અર્થ એ કે આ xx1e1x2e2xnen તેથી x 1 x 2 x 3 x n એ આ x વેક્ટરના ઘટકો છે તેથી આપણે આ સ્ટાન્ડર્ડના આધારે આ x નેxx1e1x2e2xnen તરીકે રજૂ કરી શકીએ છીએ અથવા ટૂંકમાં આપણે સારાંશ ના રૂપમાં લખી શકીએ છીએ કેi1nxiei તેથી આ x જે Rn માં સામાન્ય તત્વ છે આપણે તે પ્રમાણભૂત આધારના લિનિયર સંયોજન તરીકે રજૂ કર્યું છે અને હવે જો આપણે આ t લાગુ કરીએ છીએ t ની લિનિયરતા સૂચિત કરશે કે TxTi1nxieiઅને મૂળભૂત રીતે આપણે લઈ શકીએ છીએ આ t લાગુ પડે છે તેથી આપણી પાસે આ અહીંi1nxiTeiછે કારણ કે આ લિનિયરતાને કારણે Tx1e1x2e2xnen x1Te1x2Te2xnTen હશે તેથી તે અહીંનો સંબંધ હશે અને હવે આપણે એ કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ જે આ મેપ t ને બરાબર અનુરૂપ હશે અથવા ત્યાં આ મેપ t તરીકે કાર્ય કરશે તેથી હવે આપણે નિર્ધારિત કરી શકીએ કે કોના કોલમઆ વેક્ટર છે તે અહીં Te1 Te2 Ten છે તેથી જો આ કોલમ જો આપણે આ મેટ્રિક્સ A માં મૂકીએ તો આ અક્ષ ફક્ત Tx જેવું જ નહીં પણ આ પ્રોડક્ટ છે તેથી જો તમને આ મેટ્રિક્સ પ્રોડક્ટની આ વ્યાખ્યા યાદ આવે છે જે આપણે ઘણી વાર જોઇ છે તેથી તે કંઇ નથી પરંતુ આ કોલમ 1 છે અથવા આ x1 માં ગુણાકાર થશે કોલમ 2 ગુણાકાર x2 અને તેથી આગળ કોલમ xn માં ગુણાકાર કરવામાં આવશે જે મેટ્રિક્સ વેક્ટર પ્રોડક્ટને જોવાની બીજી રીત છે અને અહીં આપણે તે વિચારનો ઉપયોગ કર્યો છે કે આ x1 ને આ વેક્ટર Te1 દ્વારા ગુણાકાર કર્યો છે તેથી Te1 if આપણે આપણા મેટ્રિક્સમાં પ્રથમ કોલમ તરીકે મૂકીએ છીએ અને તે જ રીતે આ x2 અને પછી આ Te2 મેટ્રિક્સમાં બીજા કોલમમાં મૂક્યો છે તેથી અહીં આ ઉત્પાદન Ax બરાબર આ એક હશે જે Tx સિવાય કંઈ નથી તેથી TxAx તેથી આ સરળ વિચાર દ્વારા આપણે શું જોયું છે કે કોઈપણ લિનિયર નકશો કે જે RnRm ના એલિમેન્ટનો નકશો છે તે મેટ્રિક્સ અહીં આTe મેપ સાથે અનુરૂપ હોઈ શકે છે આપણી પાસે ફરીથી આ એમ ક્રોસ એનનો મેટ્રિક્સ A હોઈ શકે છે અને જેના કોલમ આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ આ Tei' સહાયથી અને આ બરાબર નકશો આપશે જે RnRmદ્વારા આ આપવામાં આવ્યું છ તેથી ચાલો હવે આપણે ઝડપથી કેટલાક ઉદાહરણો ને જોઈએ અહીં ઉદાહરણો તેથી આ તે એક ઉદાહરણ હતું જેની આપણે પહેલા ચર્ચા કરી છે તેથી આ TR2R3 Txy2x3y x5y4x 3y તરીકે આપવામાં આવ્યું છે તેથી આ R2 માંથી એક તત્વ છે અને પછી આપણે આ તત્વ R3 મેળવીએ છીએ તેથી હવે આ અનુરૂપ મેટ્રિક્સ એ કેવી રીતે મેળવવું વિચાર એ હતો કે આપણે આ Te1 ની ગણતરી કરીએ છીએ તેથી અહીં Te1 એ 1 અને 0 સિવાય બીજું કંઈ નથી તેથી Te1 તેથી 1 અને 0 તેથી વાય 0 પર સુયોજિત થશે તેથી આપણે Te12 14મેળવીશું એ જ રીતે આપણે Te235 3 મેળવી શકીએ છીએ તેથી તે બીજું તત્વ હશે અને પછી A2 3 1 5 4 3 માં આ મેટ્રિક્સ એ ની બીજી કોલમ છે અને આપણે નોંધ લઈએ છીએ કે હવે આ t x અહીં આપેલ લિનિયર મેપ જે આ રીતે વ્યાખ્યાયિત થયેલ છે આપણે એ અને આ પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ આ R2નું તત્વ કારણ કે આ એક આ xy માં બરાબર આપણને આ લિનિયર મેપ આપશે કારણ કે જો આપણે આ x y સાથે A ને ગુણાકાર કરીએ તેથી અહીં અમારી પાસે 2 3 1 5 4 3 છે અને આ x y સાથે આપણે અહીં 2x 3y બીજો એલિમેન્ટ x 5y મેળવીશું પછી આપણી પાસે 4x 3y છે તેથી આપણે બરાબર તે જ મેપિંગ મેળવી રહ્યાં છીએ જે આTxy2x3y x5y4x 3yની સહાયથી ત્યાં વ્યાખ્યાયિત કરવામાં આવી હતી તેથી આપેલ લિનિયર મેપ આપણે આ મેટ્રિક્સ એ ની સહાયથી વ્યાખ્યાયિત કર્યું છે એક વધુ ઉદાહરણ આપણે અહીં ઝડપથી જોઈ શકીએ છીએ આFR3R3 જે અહીં આ તત્વ દ્વારા આર 3 માંથી આપવામાં આવ્યું હતું અને તે પછી અહીં આપણી પાસે R3 Fx1x2x39x15x27x35x1 12x227x355x1 42x3 પણ છે આ પ્રથમ એલિમેન્ટછે પછી આપણી પાસે આ પ્રથમ એલિમેન્ટછે અને પછી આપણું બીજું એલિમેન્ટછે આપણી પાસે ત્રીજો એલિમેન્ટછે તેથી આ R3 ને આ R3 ને મેપ કરે છે અને અહીં તે જ વિચાર છે જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ જેનો ઉપયોગ આપણે પહેલાં આ Te19555 Te25 120 Te33527 42 તેથી આપણી પાસે આ અહીં A છે મેટ્રિક્સ A9 5 35 5 12 27 55 0 42 અને તે આપેલ લિનિયર મેપને આ મેટ્રિક્સ વેક્ટર પ્રોડક્ટ તરીકે વ્યાખ્યાયિત કરશે તેથી ફરીથી મેટ્રિક્સ સાથે આ કામ કરવાનું ખૂબ સરળ છે તેથી આ એક માર્ગ છે જ્યાં આપણે કરી શકીએ છીએ જ્યાં આપણે આ મેટ્રિસની સહાયથી લિનિયર મેપને રજૂ કરી શકીએ છીએ તેથી અહીં આપણે આજે શું કર્યું છે આની સાથે લિનિયર મેપમાંથી આપણે કેટલાક ઉદાહરણો કર્યા છે જ્યાં આપણે કર્નલ Fની ગણતરી કરી છે તે જ કર્નલ Fનું ડાયમેન્શન તેમજ ઇમેજ F અને તેના ડાયમેન્શનો Ker Fx∈XFx0 Im Fy∈Ythereexistsx∈XforwhichFxy આગળ આપણે મેટ્રિસિસનો ઉપયોગ કરીને આ તરફ ધ્યાન આપ્યું છે કે કેવી રીતે લિનિયર મેપને વ્યાખ્યાયિત કરવું જ્યારે પણ ત્યાં લિનિયર નકશો T RnRm એલિમેન્ટ હોય આપણે હંમેશાં અનુરૂપ મેટ્રિક્સ A ને નિર્ધારિત કરી શકીએ છીએ જે આ TxAx તરીકે કાર્ય કરશે તેથી તે ખૂબ જ ઉપયોગી છે કારણ કે મેં કહ્યું હતું કે આ પહેલાં મેટ્રિસીસ સાથે કામ કરવાનું ખૂબ સરળ છે તેથી અહીં આ રેફરન્સ છે જે આપણે વ્યાખ્યાનો તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને ખૂબ ખૂબ આભાર